હવે આપણી પાસે આ 3 શબ્દોની સમજ છે ક્યાં મિલકતો છે કઈ મિલકત છે અને બૌદ્ધિક શબ્દનો આપણે શું અર્થ કરીએ છીએ આપણે આગળ વધવા અને બૌદ્ધિક મિલકતો ના અધીકારો ની વ્યાખ્યા આપવા માટે આપણે તે હોદ્દા પર હોવા જોઈએ બૌદ્ધિક મિલકતો ના અધિકાર સામાન્યરીતે વાણિજ્ય સંબંધી મૂલ્યના વિચારોના અમલીકરણ નું અને માહિતીનું રક્ષણ કરે છે હવે બૌદ્ધિક મિલકતો ના અધિકાર ની આ શાખા સામાન્ય રીતે વિચારોના અમલીકરણ નું રક્ષણ કરે છે તેઓ આ કંઈક છે કે જે આપણે સમજવું જોઈએ આવા વિચારોને તેઓ રક્ષણ કરતા નથી પોતાના દ્વારા પોતાના વિચારોનું રક્ષણ કરી શકતા નથી પરંતુ વિચારોનું અમલીકરણ અને તેની અભીવ્યક્તીઓ નું રક્ષણ કરી શકાય છે હવે તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત અથવા 1 સ્પષ્ટિકરણ એ સાહિત્ય સંબંધી કામોના પ્રકારમાં ગુનાઓની કલ્પના હશે તમે જોયું હશે કે લગભગ દરેક અપરાધ ની નવલકથા માં કાં તો ગૂઢ રહસ્ય હોય છે અથવા કોઈકે કંઈક કેવી રીતે કર્યું છે તેથી આ એક પ્રકાર છે ત્યાં ષડયંત્ર છે ત્યાં પણ કંઈક એવું થાય છે અને ત્યાં પાત્ર નો સમૂહ હોય છે જે બધા શંકાસ્પદ લાગે છે અને ત્યાં એક એવી વ્યક્તિ હોય છે જે તે વસ્તુનો ઉકેલ લાવશે અને આખરે વાર્તાના અંતમાં તેઓ કેટલાક વળાંક લાવી શકે છે આખરે અપરાધ ઉકેલાય જાય છે અથવા તે વ્યક્તિ કે જે આ નવલકથા વાંચી રહ્યો છે તેના પાર એવો પ્રભાવ પડશે કે તે પણ આ કિસ્સાના ઉકેલનો એક ભાગ છે હવે આ પ્રકાર ના કિસ્સાઓ ઘણા સમય થી અસ્તિત્વ માં છે વિવિધ બુધ્ધિસામર્થ્ય ધરાવતા લોકોએ ગુનાત્મક નવલકથાઓ લખી છે અને તેઓ બધા એકજ રૂપરેખા ને અનુસરે છે ત્યાં એક ઘટના હોય છે જેનો ઉકેલ કરવાનો છે અને કોઈ વ્યક્તિ તેને ઉકેલે છે ત્યાં શક્ય હોય તેટલા બધા પાત્રો ઉપર શંકા છે અને બીજી કોઈ વ્યક્તિ બહાર આવે છે જેને આ ગુનો કર્યો હતો તેથી આ એક ગૂઢ રહસ્ય વાળો ભાગ છે તેણે કઈ રીતે ત્યાં ગુના માં ભાગ લીધો અને ત્યારબાદ વાચકોને સમજાવશે અથવા તો કહે છે કે આ ગુનો કેવી રીતે થયો તેથી મારો અર્થ એ છે કે ત્યાં આના અન્ય રસ્તાઓ પણ હોઈ શકે છે પરંતુ તે કાલ્પનિક જૂથ નો એક પ્રકાર છે જે તેના સ્વભાવ પરથી ધારી શકાય છે કારણ કે સંદર્ભ હંમેશા ગુનો હોય છે અને ત્યાં ગુનો શા માટે થયો અથવા કેવી રીતે ગુનો થયો અથવા કોણે ગુનો કર્યો તેનું સ્પષ્ટિકરણ છે પરંતુ આ પ્રકારે બહાર આવેલા પુસ્તકોની સંખ્યા જુઓ અને લેખકોની સંખ્યા ને જુઓ અગાથા ક્રિસ્ટી જેવા કેટલાક લેખકો ને જુઓ તેણી એ આ પ્રકારના મોટા ભાગના પુસ્તકો લખ્યા છે અને છતાં પણ દરેક પુસ્તક જુદા જુદા છે તે સરખો વિચાર હોઈ શકે તે સમાન મુખ્ય પાત્ર હોઈ શકે જે આ ષડયંત્ર ને ઉકેલે છે તેમ હોવા છતાં પણ દરેક વિચાર જુદા જુદા બંધારણ માં વ્યક્ત કરવામાં આવે છે અને જુદા જુદા પ્રકારે તેને વ્યક્ત કરવામાં આવવાના કારણે દરેક વિચાર તેજ રીતે વ્યક્ત થવાથી તે અલગ હોઈ શકે છે બરાબર તેથી અગાથા ક્રિસ્ટી ની દરેક પુસ્તક માં મુદ્રણાધિકાર અસ્તિત્વ માં છે અને તે બધી ગુણાત્મક નવલકથાઓ છે અથવા તે બધા કામો કાલ્પનિક છે તેનાથી તેમને વાંધો હોઈ શકે નહિ તેથી તે બધા આ સમસ્યાઓનો ઉકેલ લાવવા કેટલાક કિસ્સાઓમાં ગૂઢ રહસ્ય વાળા પાત્રો સમાન નાયક છે તેથીઅભિવ્યક્તિ જુદી હોય ત્યાં સુધી વિચાર એ જ છે તે કહેવાનું કોઈ કારણ હોઈ શકતું નથી તમારી પાસે તે વિચારો માટે જુદા જુદા અધિકારો હોઈ શકે છે હવે કહ્યું છે કે આપણે હવે બૌદ્ધિક મિલકતો ના સ્વભાવ તરફ ધ્યાન આપવાનું સાહસ કરીશું બરાબર હવે આપણે આ શરતોનું વિશ્લેષણ કર્યું છે અને આ શરતોએ ખરેખર અમુક ચોક્કસ વિશિષ્ટતાઓ ને આગળ વધારી છે જેને આપણે વિશિષ્ટતા તરીકે ઓળખી શકીએ છીએ તે બૌદ્ધિક મિલકતો ના અધિકારો માટે સામાન્ય છે સામાન્ય વિશિષ્ટતાઓ નહિ કે જે ખરેખર અધિકારો ના જૂથ ની લાક્ષણિકતા છે પ્રથમ વસ્તુ એ છે કે તેઓ કાયદા દ્વારા સુરક્ષિત છે કારણ કે તેઓ પાસે ખુબજ કિંમતી માહિતી અને વિચારો હોઈ શકે છે જેને કાયદો સુરક્ષિત નથી કરતો પરંતુ જયારે આપણે બૌદ્ધિક મિલકતોના અધિકારો ની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે અમુક ચોક્કસ અધિકારો વિશે વાત કરી રહ્યા છીએ તે પેટન્ટ હોઈ તે મુદ્રણાધિકાર ની ચિન્હ ની આકૃતિ હોય ત્યાં પ્રકાશ ની યાદી હોય છે કે જેને સુરક્ષા આપવામાં આવે છે તેથી પ્રથમ વસ્તુ એ છે કે તેને અમલમાં મૂકી શકાય તેવું છે તેથી જયારે આપણે અધિકાર કહીએ ત્યારે આપણે તેનો અર્થ અમલ કરી શકાય તેવો છે તેથી બૌદ્ધિક મિલકતોના અધિકાર માટે કંઈક લાયક થઇ શકે તે પ્રથમ વસ્તુ છે તે અમલમાં મૂકી શકાય તેવું હોવું જોઈએ તે અધિકારો ના સ્વભાવનું હોવું જોઈએ તેઓ હકદાર હોવા જોઈએ કોઈ તેનો ઉપયોગ કરીને દાવો કરી શકે છે અને જો ત્યાં આ અધિકાર નું ઉલ્લંઘન થાય તો ત્યાં તેના ઉપાય હોવા જોઈએ તેથી પેટન્ટ રક્ષણ આપે છે જો ત્યાં પેટન્ટ નું ઉલ્લંઘન અથવા ભંગ થાય તો ત્યાં ઉપાય છે તમે તે વ્યક્તિ ને તે વસ્તુ ના કરવા માટે અટકાવી શકો છો અથવા તમે આપણે જેને નાણાકીય વળતર અથવા નુકશાન કહીએ છીએ તેના તમે પર દાવો કરી શકો છો તેથી પ્રથમ વસ્તુ એ છે કે તે અમલમાં મૂકી શકાય તેવી છે બીજી વિશિષ્ટતા એ છે કે તેઓ સામાન્ય મિલકતો થી અલગ છે આપણે અમૂર્ત શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ આ અધિકારો અમૂર્ત છે તમે તેને સ્પર્શી અને અનુભવી શકો નહિ પરંતુ તેઓ વાસ્તુના ઉત્પાદન માં અંતે અમુકરીતે પ્રગટ થાય છે અને તેઓ અમૂર્ત હોવાને કારણે તેથી તેમને કેટલાક અર્થ દ્વારા વર્ણન કરવાની જરૂર છે તેથી વર્ણાત્મક ભાગના વિવિધ સ્વરૂપોને ઓળખવા માટે વર્ણાત્મક ભાગે દોરી છે પેટન્ટ માં તે પેટન્ટ ના સ્પષ્ટિકરણ તરીકે ઓળખાતી વસ્તુ દ્વારા લેખિત માં વર્ણવવામાં આવે છે અને આ પેટન્ટ નું સ્પષ્ટિકરણ એક પ્રક્રિયા નીચે વધે છે જેને આપણે પેટન્ટ ની કાર્યવાહી કહીએ છીએ આ પેટન્ટ ની કચેરીની અંદર થાય છે અને તે પેટન્ટ ના અધિકાર તરીકે ઉત્પન્ન થાય છે આ આખી પ્રક્રિયા ખુબજ સરળ ભાષા માં થાય છે જેને આપણે નોંધણી કહી શકીએ છીએ તેથી અધિકારો લાગુ કરી શકાય તેવા છે અને તેઓ સમાન રચના માટે નોંધણી કરવા માટે સક્ષમ છે રચના નું વર્ણન કરી શકાય છે અને તેની વિશિષ્ટ નિશાની માટે નોંધણી થઇ શકે છે વિશિષ્ટ નિશાની નું વર્ણન થઇ શકે છે અને તેની મુદ્રણાધિકાર તરીકે નોંધણી થઇ શકે છે મુદ્રણાધિકાર નું વર્ણન થઇ શકે છે અને તેની નોંધણી થઇ શકે છે પરંતુ બર્ન કન્વેન્શન તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય ગોઠવણ ને કારણે તેનો અમલ કરવા માટે મુદ્રણાધિકાર ની નોંધણી કરવી જરૂરી નથી તમે ઘણા પુસ્તકો માં જોયું હશે કે પ્રકાશન ના શરૂઆત ના પાનામાં મુદ્રણાધિકાર ની સૂચના રાખવામાં આવી હોય છે જે મુદ્રણાધિકાર લેખક દ્વારા અથવા પ્રકાશક દ્વારા રાખવામાં આવી હોય છે તમે ઘણી વેબસાઈટ માં પણ મુદ્રણાધિકાર ની સૂચના જોવા મળી શકે છે તમે મુદ્રણાધિકાર ની સૂચના અને વધુમાં વધુ તને નામ અને જે વર્ષ માં તે પ્રકાશિત થયું છે તે લખેલું હશે હકીકતમાં તે તમારા માટે સારું પ્રકાશિત થયું છે તેમ ક્હેવા માટે કે તેમેજ તે અધિકારના મલિક છો તેથી મુદ્રણાધિકાર એક અપવાદ છે જ્યાં તમારે તેને અમલ માં મુકવા માટે નોંધણી કરવાની જરૂર નથી પરંતુ તેની નોંધણી કરાવવા માટે સંભાવના છે ત્યાં કોઈ રીત છે જ્યાં તમે તેની નોંધણી કરાવી શકો છો તેથી તે બીજો ભાગ છે બૌદ્ધિક મિલકતો ના અધિકારો વિશેની પ્રથમ વસ્તુ એ છે કે તેઓ ને અમલ કરી શકાય તેમ છે અને બીજી વસ્તુ એ કે તેઓ વર્ણવવામાં સક્ષમ હોય છે અને સાથે સાથે તેઓ નોંધાયેલા હોય છે તેથી તે બીજો ભાગ છે તેઓ નોંધાઈ શકે છે જેમાં ઘણીબધી વસ્તુઓ આવે છે ત્યાં એક કાર્યાલય હોય છે ત્યાં સત્તા હોય છે જે અધિકાર નું વિશ્લેષણ કરે છે અને તેને ચકાસણી માટે આપે છે અને ત્યારબાદ તેને બીજી વસ્તુઓ સાથે સરખાવે છે અને ત્યારબાદ તમને શીર્ષક આપે છે તેથી પેટન્ટ કાયદામાં નોંધણી કરવાની આ પ્રક્રિયા ને પેટન્ટ ની કાર્યવાહી કહેવામાં આવે છે તે પેટન્ટ ના કાર્યાલય માં ત્યારેજ થાય છે જયારે લખેલો ભાગ જે પેટન્ટ નું સ્પષ્ટિકરણ છે તે કાર્યવાહી ની પ્રક્રિયા માંથી જાય છે ત્યાં વ્યક્તિને અનુદાન નો અધિકાર મળે છે જયારે અમારો અર્થ કોઈ અનુદાન દ્વારા થાય છે ત્યારે તમે પેટન્ટ ના શીર્ષક નો અર્થ કરો છો તેથી નોંધણી ને અમલમાં લાવવી બૌદ્ધિક મિલકતો ના અધિકાર વિશે ની ત્રીજી વસ્તુ એ છે કે હકીકત માં તને સરળતાથી તેની નકલ કરી શકો છો હવે મેં એક સવાલ કર્યો કે વિન્ડોઝ અથવા તો વિન્ડોઝ 7 ની પ્રથમ નકલ માટે માઈક્રોસોફ્ટ ને કેટલો ખર્ચ આવે છે તે થોડા મિલિયન ડોલર હશે કારણ કે તમે તેના સંશોધન અને વિકાસ RD પર ધ્યાન આપો તો તેમનું રોકાણ તેમના કર્મચારીઓના પગાર અને ઘણી બધી વસ્તુઓ વિન્ડોઝ 7 ની પ્રથમ નકલ બનાવવામાં ગઈ હશે વિન્ડોઝ 7 ની બીજી નકલ બનાવવામાં કોઈને કેટલો ખર્ચ થશે આગળ કોઈ ખર્ચ થશે નહિ તમે ત્યાં જે કઈ પણ સીડી માં છે તેને હાર્ડ ડ્રાઈવ અથવા પેન ડ્રાઈવ માં તેની નકલ કરી શકો છો જો તેની પાસે તે કરવાની ક્ષમતા છે તેથી બીજી નકલ બનાવવામાં કોઈ આગળ ખર્ચ થશે નહિ તેથી આ બૌદ્ધિક મિલકતોના અધિકારો નું બીજું વિશિષ્ટ લક્ષણ વ્યાખ્યાયિત કરે છે તેની પ્રથમ નકલ બહાર મેળવવી મુશ્કેલ છે પરંતુ એક વખત તેની પ્રથમ નકલ બહાર નીકળ્યા પછી તેની સરળતાથી નકલ થઇ શકે છે હવે આ પુસ્તકો માટે પણ સાચું છે પુસ્તકો ને લખવામાં લેખક ને વર્ષોનો સમય લાગી શકે છે પુસ્તક ને તપાસવામાં વધુ સમય લાગતો નથી અને સમગ્ર પુસ્તકની નકલ ને ક્યાંક ક્લાઉડ માં મુકવામાં આવે છે તેવીજ રીતે ફિલ્મ ને પૂર્ણ થવામાં વર્ષો નો સમય લાગી શકે છે પરંતુ આપણે સતત એ સાંભળ્યું છે કે નાટ્યગૃહ માં તેનું પ્રદર્શન થાય તે પછીના થોડા જ દિવસો માં તેની ગેરકાયદેસર નકલ બહાર આવે છે આ બધી વસ્તુઓ આપણને જણાવે છે કે બૌદ્ધિક મિલકતો બનાવવી મુશ્કેલ હોવા છતાં તેની નકલ કરવી સરળ છે હવે આ એક બીજું વિશિષ્ટ લક્ષણ છે જેની સરળતા થી પુનઃઉત્પાદન થઇ શકે છે તેમ છતાં બીજું વિશિષ્ટ લક્ષણ સામાન્ય નથી પરંતુ તોપણ તે વિશિષ્ટ લક્ષણ છે તે સ્પષ્ટ છે કે તેને બૌદ્ધિક મિલકતો બનાવવા માટે પ્રયત્નો ની જરૂર છે આપણે જેમ કહ્યું કે તેમાં બૌદ્ધિક મિલકતો ને બનાવવા માટે પ્રયત્નો સામેલ છે પરંતુ આજની દુનિયા માં આધુનિક દુનિયામાં કેટલીકવાર આ પ્રયત્નો સંશોધન અને વિકાસ દ્વારા કરવામાં આવે છે અને કેટલીકવાર બૌદ્ધિક મિલકતો ના અધિકાર ને બનાવવા માટે લોકો ને એકઠા થવું પડે છે ખાસ કરીને જયારે આપણે સંશોધનો ની વાત કરીએ છીએ અને આજે તે દિવસો ગયા જયારે કોઈ સંશોધક ગેરેજ માં હોઈ શકે છે અને કંઈક નવું લઇ ને આવી શકે છે આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી એ એટલા સ્તરે પ્રગતિ કરી છે કે મોટા ભાગ ના સંશોધનો અને વિજ્ઞાન અને ટેક્નોલોજી ની અંદર વૈજ્ઞાનિક રીતે લખાયેલ શૈક્ષણિક પણ સત્ય છે મૉટે ભાગે તેઓ સહલેખક હોય છે આપણેને ક્યારેક જ કોઈ એક વ્યક્તિ દ્વારા લખેલ કાગળો મળે છે તેથી આ પેટન્ટીન્ગ માટે પણ સાચું છે ઘણા પેટન્ટ જૂથો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો છે જે વિવિધ દેશો માં ફેલાયેલા જૂથો દ્વારા કરવામાં આવે છે તેઓ પોતાનો પ્રયત્ન સાથે કરે છે અને તેઓ એક શોધ સાથે બહાર આવે છે તેથી તે જૂથ પ્રયત્ન છે તેથી ચોથો મુદ્દો એ છે કે આ અધિકારો બનાવવા માટે બૌદ્ધિક પ્રયત્નો ની જરૂર છે તેથી તે મનની રચનાઓ છે પરંતુ આ અધિકારો ને બનાવવા માટે પ્રયત્નો ની જરૂર છે બીજું વિશિષ્ટ લક્ષણ અથવા કંઈક સહજ બૌદ્ધિક મિલકતો ના અધિકાર માં એ છે કે આ અધિકારો એક વખત બનાવ્યા પછી તેઓ મૂલ્યવાન છે ત્યાં વાણિજ્ય સંબંધિત મૂલ્યો અથવા તેઓ વેપારમાં અને વ્યવસાય માં વપરાય છે જે તેને મૂલ્યવાન બનાવે છે તે હકીકત છે તેથી તેઓ અમલ માં મુકવા માટે સક્ષમ છે તેઓની નોંધણી થઇ શકે છે તેઓ ઘણી સંખ્યાઓમાં પુનઃઉત્પાદન કરી શકે છે તેઓને રચનાત્મક પ્રયાસ બનાવવા માં ઘણા લોકો નો પ્રયાસ સામેલ હોય છે અને તે તેંનું વ્યવસાયિક મૂલ્ય છે હવે આ 5 મુદ્દાઓ છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે જે બૌદ્ધિક મિલ્કતો ના સ્વભાવ ને વ્યાખ્યાયિત કરે છે અર્થશાસ્ત્રીઓ એ પણ બૌદ્ધિક મિલકતો ને સમજવા માટે 2 વધુ પદોનો ઉપયોગ કર્યો છે તેઓ કહે છે કે બૌદ્ધિક મિલકતો સ્વભાવ માં બિનહરીફ છે અને તે અવિભાજ્ય છે બિનહરીફ છે તેનો અર્થ એ છે કે કોઈ 1 વ્યક્તિ દ્વારા બૌદ્ધિક મિલકત નો ઉપયોગ હરીફાઇ નું કારણ બને છે અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા સમાન બૌદ્ધિક મિલકતોનો આનંદ છીનવી લેતો નથી હવે બૌદ્ધિક મિલકતોના બિનહરીફ સ્વભાવ ને સમજવા માટે એક ખાલી ઓરડાની કલ્પના કરીએ એક ખાલી ઓરડો કે જે સામાન્ય વર્ગખંડ ના માપ માં છે તમે ફક્ત આ ખાલી ઓરડા ની કલ્પના કરો કે આ ઓરડો તમારો પોતાનો છે અને આ ખાલી ઓરડાની તમારી પાસે સંપૂર્ણ સત્તા છે હવે જો તમારા માં કોઈ ઉદ્યોગસાહસિક ની ભાવના છે અને તમે આ ઓરડાથી થોડા પૈસા કમાવા માંગો છો ત્યાં ઘણી બધી રીતો છે જેનાથી તમે આ ઓરડા દ્વારા પૈસા કમાઈ શકો છો તમે આ ઓરડાને થોડા લોકો ને સુવા માટે ભાડે આપી શકો છો તમારી પાસે થોડા બંકર બિટ્સ હોઈ શકે છે અને તમે તેનાથી થોડા પૈસા કમાઈ શકો છો હવે તમે તેને થોડો વધુ ખેંચવા માંગતા હોય તો તમે તેને વર્ગખંડ માં રૂપાંતરિત કરી શકો છો જેના દ્વારા તમે વધુ લોકોને સુવા અને બેસવા માટે આપી શકો છો અને તમે થોડા વધુ પૈસા કમાઈ શકો ચો અથવા તમે તમારા ઉદ્યોગસાહસ ને બીજી કોઈ રીતે બદલી શકો છો હવે જો તમને વધુ સાહસિકતા મળે છે અને જો તેમાં તમારે વધુ લોકોને પ્રવેશવા માંગતા હોય તો તમે બધું ફર્નિચર કાઢી શકો છો અને તેને એવી જગ્યા બનવી શકો છો જ્યાં લોકો આવે છે અને એક બીજા સાથે કોઈ પણ કારણોસર મળે છે તેઓ ખાય શકે છે તેઓ એકબીજા સાથે વાતો કરી શકે છે અને જો તમે ખરેખર આને આગળ વધારવા માંગતા હોય તો તમારી પાસે કોઈ એવી પાર્ટી હોઈ શકે છે જ્યાં લોકોને એકબીજાની સાથે નિકટતા માં વાંધો ના હોય હવે આ તે વસ્તુઓ છે જે તમારી વાસ્તવિક મિલકત કે જે તમારો ઓરડો છે તેનો ઉપયોગ કરવા અથવા વધારવા માટે કરી શકો છો હવે લોકોના શ્રેષ્ઠ અને તેમની સહનશક્તિ ના આધારે તમે 100 લોકો ને તે ઓરડામાં બંધ કરી શકો છો હા ત્યાં ગરમ હવાની અવર જવર માટે થોડી મુશ્કેલી થઇ શકે છે પરંતુ તેમ છતાં પણ જો લોકોની સહનશક્તિ ને વધારે છે તો તમે શરેરાશ કદના 100 લોકોને તે ઓરડામાં ધકેલી શકો છો હવે જો તમે 500 લોકોને તે ઓરડામાં રાખવાનો પ્રયાસ કરો છો તો તમારા તમારા દરવાજે પોલીસ આવી શકે છે કારણ કે સામાન્ય રીતે તે શક્ય નથી તેથી તે આપણને વાસ્તવિક મિલકત માં આનંદની મર્યાદા વિષે કહે છે જયારે બૌદ્ધિક મિલકતો ના અધિકાર ની વાત આવે ત્યારે તેમાં કોઈ મર્યાદા હોતી નથી હવે એક ખૂબજ વેચાતા પુસ્તકની કલ્પના કરો કે એક સાથે કેટલા લોકો તે પુસ્તકને વાંચી શકે હા જે વ્યક્તિ વાંચી રહી છે તેની પાસે જે વ્યક્તિ બેઠી છે તે પણ તેને વાંચી રહી છે તે વ્યક્તિ ની આસપાસ લોકોનું જૂથ હોઈ શકે છે અને કહી શકે છે કે આ પુસ્તક નવું છે અને આ પ્રથમ વખત બહાર પાડવામાં આવ્યું છે કોઈક 12 કલાક સુધી કતાર માં ઉભો રહે છે અને પુસ્તક ને મેળવે છે વિચારો કે આ ખુબજ પ્રખ્યાત પુસ્તક છે તમારી પાસે મિત્રોનું જૂથ હોઈ શકે છે અને તેમને પુસ્તક ની ફરતે દબાણ કરી વાંચવામાં અને પન્ના ઉપર નજર નાખવામાં કોઈ વાંધો નથી જો તમે વધારે સર્જનાત્મક છો તો તમે તેના પન્નાને સ્કેન કરી ને કોમ્પ્યુટર માં નાખી ને તેને પડદા ઉપર પ્રોજેક્ટ કરી શકો છો અને ઘણા બધા લોકો તેને વાંચી શકે છે જો તમે તેને પણ ખેંચવા માંગો છો તો તમે પન્નાને સ્કેન કરી ને ક્લાઉડ ઉપર મૂકી શકો છો અને જે કોઈ પણ આ દસ્તાવેજ ને જોવા માંગે છે તે તેને જોઈ શકે છે અને તે જેટલા પણ ઉપકરણો છે તેમાં તે લાખોની સંખ્યામાં જોઈ શકે છે તેથી આ બૌદ્ધિક મિલકતોનો વેપાર છે જે વાસ્તવિક મિલકતો થી જુદી છે વાસ્તવિક મિલકતો ના આનંદ માં મર્યાદા હોય છે અને બૌદ્ધિક મિલકતોના અધિકાર માં આનંદ ની કોઈ મર્યાદા નથી એ અર્થ કરી શકીએ કે એક દ્વારા ઉપયોગ માં આવતા બિન પ્રતિસ્પર્ધી બીજા દ્વારા આપવામાં આવતા આનંદોને છીનવી લેતા નથી તેથી બધા લોકો જે તે વ્યક્તિની આસપાસ ભીડ કરીને ઉભા છે તેઓ બધા તે વધુ વેચાવનારી પુસ્તકના બૌદ્ધિક મિક્લતોના અધિકાર ને સમાન રીતે માણે છે તેઓ અધિકાર ને અસર કર્યા વગર અથવા કોઈ વ્યક્તિ જે તેને સમાન સમયે તેનો ઉપયોગ કરી રહી છે તેના આનંદ ને અસર કાર્ય વગર તેનો ઉપયોગ કરવામાં સક્ષમ છે જો લોકોને રૂમમાં ઘૂસાડવા માં આવ્યા હોત તો તે અલગ હોત તે ઓરડાને ઉપયોગ કરવા માટે લોકો પાસે ત્યાં મર્યાદાઓ છે જયારે બૌદ્ધિક મિલકતો ના વપરાશ માં કોઈ મર્યાદા નથી તેથી આને બૌદ્ધિક મિલકતોના બિનપ્રતિસ્પર્ધી સ્વભાવ તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધિક મિલકતો પણ બાકાત ના કરી શકાય તેવી બને છે આ એક બીજું લક્ષણ છે કે જે તેઓ જુએ છે કે તે બાકાત ના કરી શકાય તેવું છે હકીકત એ છે કે બૌદ્ધિક મિલકતો નો કોઈ ઉપયોગ કરે છે તો તમે તેને તેના ઉપયોગ ના કરવા માટે અટકાવી શકતા નથી ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પુસ્તક ને સ્કેન કરે છે અને તેને યુટ્યુબ માં સીધું પ્રસારણ કરે છે તેથી તે શું કરશે કે તે પન્નાને થોડી વાર રાખશે અને જે લોકો તેને વાંચી રહ્યા છે વાંચવા માટે પૂરતો સમય આપશે ત્યારબાદ તે બીજા પન્ના પાર જશે અને તે કેમેરાની સામે પકડી રાખશે અને તે આને યુટ્યુબ ઉપર સીધું પ્રસારણ કરી રહ્યા છે તેથી આ પુસ્તક કોઈ પણ સંખ્યામાં લોકોને સીધું જોવા માટે ઉપલબ્ધ છે હવે હકીકત એ છે કે તેણે તેને પહેલેથી જ યુટ્યુબ ઉપર મૂકી દીઘું છે તેથી ત્યાં બીજી કોઈ રીત નથી કે તમે યુટ્યુબ માં પ્રવેશ કરી અને તેને આનંદ માણતા બાકાત રાખી શકો તેથી ત્યાં એક વાર તેને મુકવામાં આવે છે કે જેથી તેને અન્ય લોકો જોઈ શકે ત્યાં બીજી કોઈ રીત નથી કે તમે બીજા ને રોકી શકો અથવા બાકાત કરી શકો તેથી આ ફરીથી એક વિશિષ્ટ લક્ષણ છે જેને બૌદ્ધિક મિલકતો ભોગવે છે એક વખત કોઈ કહે કે જીવન બચાવવાની દવા છે તે બજાર માં આવી છે તો બધા ઉત્પાદકો કે જેમણે આ દવા બનાવી છે તેઓ સ્પર્ધામાં આવશે દવાઓનું વિશ્લેષણ કરવા અને ઉત્પાદકો પાસે તેની નકલ બનાવ્યા વગર પણ પાછા જતા નથી તેથી એક વખત તે બહાર આવે છે પછી કોઈ બીજી રીત નથી કે તમે લોકોને તેની અસર અથવા તે ચોક્કસ વસ્તુ કેવી રોતે બની છે જે સમજવામાં બાકાત રાખી શકો છો આ બે વિશિષ્ટ લક્ષણો બિન પ્રતિસ્પર્ધી અને બિન બાકાત સ્વભાવ ના છે જેને અર્થતંત્ર દ્વારા જાહેર કરવામાં આવે છે જે જાહેર સામાન તરીકે ઓળખાય છે વ્યાખ્યા અનુસાર જાહેર સામાન એ બિન પ્રતિસ્પર્ધી અને બિન બાકાત છે ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય સુરક્ષા તમે રાષ્ટ્રીય સુરક્ષા માંથી લોકોને બાકાત કરી શકતા નથી તે દરેક ને મળે છે અને તમે તે નિશ્ચિત રીતે કહી ના શકો કે તે રાષ્ટ્રીય સુરક્ષા થોડા લોકો માટે જ છે કારણ કે જો દેશોની સીમા ની સરહદ હોય તે તેની અંદર રહેલા તમામ ને તેનો લાભ મળે છે હવે બૌદ્ધિક મિલકતોના અધિકાર ની વ્યાખ્યા ત્યાં બૌદ્ધિક મિલકતોના અધિકારની કોઈ સ્વીકૃત વ્યાખ્યા નથી આપણી પાસે કોઈ સ્વીકૃત વ્યાખ્યા નથી હકીકતમાં મેં કહ્યું તેમ જો તમે શબ્દકોશ માં બૌદ્ધિક મિલકતોના અધિકાર વિશે જુઓ તો તેમાં તેને એવા અધિકારો તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જે વ્યવસાયિક મૂલ્યવાળા વિચારો અને માહિતી ના ઉપયોગ ને રક્ષણ આપે છે તેથી એક વ્યાખ્યા એ છે કે અધિકારો જે સર્જનાત્મક મજૂરોના ઉત્પાદનને રક્ષણ આપે છે તે બીજી વ્યાખ્યા છે તમે તેની આજુબાજુ ઘણી વ્યાખ્યાઓ શોધી શકશો અને કેટલીક વ્યાખ્યાઓ તમને ખરેખર એવી વસ્તુઓની યાદી આપશે જે ગ્રોસરી ની યાદી જેવી છે વસ્તુઓની યાદી આપે છે અને કહે છે કે આ બધા બૌદ્ધિક મિલકતોના અધિકાર છે ઉદાહરણ તરીકે ડબલ્યુઆઇપીઓ જેનો અર્થ વૈશ્વિક બૌદ્ધિક મિલકત સંગઠન છે જે એક સંયુક્ત રાષ્ટ્ર હેઠળની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે બૌદ્ધિક મિલકતોના અધિકારો નો વ્યવહાર કરે છે ડબલ્યુઆઇપીઓ પાસે તેની એક વિસ્તૃત વ્યાખ્યા છે અથવા જે વધારે ગ્રોસરી ની યાદી જેવી છે જેમાં બૌદ્ધિક મિલકતોના અધિકારો ની મહત્વાકાંક્ષા હેઠળ ઘણી વસ્તુઓ શામેલ છે તે એ વસ્તુઓ વિશે વાત કરે છે જે અધિકારો માં બતાવેલી છે અને તે વાસ્તવિક અધિકારો વિશે પણ વાત કરે છે હવે તમે ડબલ્યુઆઇપીઓ ની વ્યાખ્યા શોધશો જેમાં તેઓ પેટન્ટ વિશે વાત કરે છે તેઓ મુદ્રણાધિકાર વિશે વાત કરે છે તેઓ વેપારીની નિશાની ની રચના અને સમાન અધિકારો વિષે વાત કરે છે ડબ્લ્યુઆઇપીઓ ની વ્યાખ્યા સાથે સમસ્યા એ છે કે ડબ્લ્યુઆઇપીઓ એ નવા અને બહાર નીકળતા બૌદ્ધિક મિલકતોના અધિકારો ની કાળજી લેતા નથી ત્યાં ઘણા બૌદ્ધિક મિલકતોના અધિકારો છે જે બહાર નીકળે છે જે આપણે બોલીએ છીએ તે પરિબળો માં લેતા નથી બીજું ત્યાં કોઈ માપદંડ નથી કે જેના દ્વારા તમે બૌદ્ધિક મિલકતોના અધિકારો ને સમજી શકો સામાન્ય રીતે તે ત્યાં નથી તેથી આપણે બૌદ્ધિક મિલકતો ની વ્યાખ્યાને બરાબર રજૂ કરી શકીએ કે અધિકાર જે કોઈ ચોક્કસ પ્રકૃતિ સાથે જોડાયેલા હોય જે માનવ મજૂરીમાંથી સર્જનાત્મક અને બૌદ્ધિક ઉત્પાદનોને સુરક્ષિત રાખે છે અથવા તમારી પાસે એવી વસ્તુઓની યાદી હોઈ શકે છે જેના પર બૌદ્ધિક સંપત્તિનો અધિકાર પ્રગટ થઈ શકે પરંતુ તેથી ડબ્લ્યુઆઈપીઓ ની વ્યાખ્યા એ યાદી સહિતની વ્યાખ્યા છે અને તેઓ અને તે નવી વસ્તુઓ છે જે યાદી માં હોઈ શકે છે પરંતુ ડબ્લ્યુઆઈપીઓ ની વ્યાખ્યા તેને સર્જનાત્મક મજુર ના ઉત્પાદનો તરીકે ઉલ્લેખ કર્યા સીવાય માંગણી કરતા નથી તે આપણને વધારે કઈ આપતા નથી આપણી પાસે બૌદ્ધિક મિલકતોના અધિકારો ની વ્યાખ્યા માટે એક સમાન વ્યાખ્યા છે બૌદ્ધિક મિલકતોના અધિકારો ના પ્રકારો બૌદ્ધિક મિલકતોના અધિકારો ના ઘણા પ્રકારો છે બૌદ્ધિક મિલકતોના અધિકારો ની ઘણી જુદી જુદી વિવિધતા છે અને તેઓ તેના સ્વભાવથી જ નામાંકિત થાય છે જે માનવી ના સર્જનાત્મક પ્રયત્નો થી પ્રગટ થાય છે અથવા તો ઉત્પાદન નો અંત આવે છે જયારે આપણે સર્જનાત્મક મજુરની બૌદ્ધિક મિલકતોના અધિકારો ની વ્યાખ્યા પસંદ કરીએ છીએ ત્યારે તે પોતે જ ઘણી સમસ્યાઓ ઉભી કરે છે કારણ કે આજે આપણી પાસે કંઈક ભૌગોલિક સંકેતો છે જ્યાં માનવીય સર્જનાત્મક પ્રયત્નો તકનીકી રીતે સામેલ નથી પરંતુ તેમ છતાં જયારે આપણે માનવીય સર્જનાત્મક મજૂર ના શબ્દ ઉપર ભાર મુક્યો તે વિશે વાત કરીશું ત્યારે આપણે બૌદ્ધિક મિલકતો ના મૂળનો સંદર્ભ આપી રહ્યા છીએ કારણ કે બૌદ્ધિક મિલકતો પેટન્ટ અને મુદ્રણાધિકાર દ્વારા ઉદ્ભવે છે જે બે શરૂઆત ના અધિકારો છે જે બહાર નીકળે છે તેથી ત્યાં વિવિધ પ્રકારો છે અને તે દરેક ઉત્પાદનની જુદીજુદી કક્ષાનો સંદર્ભ આપે છે રચનાઓ નો ઉપયોગ શોધને બચાવવા માટે વપરાય છે અને જયારે આપણે શોધ ની વાત કરીએ ત્યારે આપણે તકનીકી શોધ નો ઉલ્લેખ કરીએ છીએ મુદ્રણાધિકાર મુદ્રણાધિકાર નો ઉપયોગ સાહિત્ય અને સર્જનાત્મક કામો સાહિત્યિક કલાત્મક કૃતિઓ સંગીત દૂરદર્શન ચલચિત્ર વિદ્યા કમ્પ્યુટર ના કાર્યક્રમો અને બીજી ઘણી બધી વસ્તુઓની સુરક્ષા માટે થાય છે રચનાઓ રચનાઓ નો ઉપયોગ આંખ દ્વારા જેને પ્રતિષ્ઠિત કરી શકાય તેના રક્ષણ માટે થાય છે ઉદાહરણ તરીકે રચનાઓનો કાયદો પેટન્ટના કાયદાથી અલગ છે કારણ કે રચનાઓ નો ઉપયોગ ક્રિયાશીલ વસ્તુઓના રક્ષણ માટે થતો નથી રચનાઓ નો ઉપયોગ કંઈક એવી વસ્તુ કે જે આંખ ને અસર કરે કંઈક એવું કે જે આંખ ની દ્રષ્ટિ ને અસર કરે પરંતુ તેની પાછળ તેનું કોઈ કાર્ય નથી તેના રક્ષણ માટે કરવામાં આવે છે પ્રતીક પ્રતીક નો ઉપયોગ શબ્દોની નિશાનીના રક્ષણ માટે થાય છે જે વેપારને આભારી હોય છે ભૌગોલિક સૂચનો નો ઉપયોગ તે વાસ્તુના ઉદ્ભવ ની ઓળખ માટે થાય છે વેપાર રહસ્યો નો ઉપયોગ વેપાર સંબંધિત માહિતીના રક્ષણ માટે થાય છે કે જેને માહિતીનો મલિક ગુપ્ત રાખવા માંગે છે અને ત્યાં બીજા પણ બૌદ્ધિક મિલકતોના અધિકારો છે જેની આપણે આગળ જતા વિગતવાર ચર્ચા કરીશું